તો ફરી સ્વાગત છે અત્યાર સુધી આ કોર્સમાં આપણે VLSI ની ફિઝિકલ ડિઝાઇનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહ્યાં છીએ જેમ કે તમને યાદ છે કે આપણે મૂળભૂત VLSI ફિઝિકલ ડિઝાઇન ફ્લો સાથે શરૂઆત કરી હતી આપણે પાર્ટીશન ફ્લોર પ્લાનિંગ પ્લેસમેન્ટ રાઉટીંગ વગેરે જેવી આવશ્યક પ્રક્રિયાઓ ઉપર ધ્યાન આપ્યું છે પછી આપણે સમયના મુદ્દાઓ વિશે વાત કરી આપણે કહ્યું કે હાઈ પ્રદર્શન સર્કિટમાં સમયની સમસ્યાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે વિવિધ પ્રકારના ટાઈમિંગ એનાલિસિસ ટાઈમિંગ અવેર પ્લેસમેન્ટ ટાઈમિંગ અવેર રૂટીંગ વગેરે જોયા છે તેથી આ અઠવાડિયે અને આવતા અઠવાડિયે પણ આપણે ડિઝાઇનના અન્ય પાસાઓ ઉપર ધ્યાન આપીશું જ્યારે ચિપ્સ ફેબ્રિકેટ કરવામાં આવશે તમે જોશો કે જ્યારે તમે ચિપને ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે તમે તમામ મૂળભૂત બાબતોને ધ્યાનમાં લેતા હોવ ત્યારે ફૉલ્ટના સોર્સ અનેક હોઈ શકે છે જેમ કે કામગીરી સમય અને વિસ્તાર અને અન્ય જરૂરિયાતો ને કારણે પણ પરંતુ ફેબ્રિકેશન દરમિયાન ડિઝાઇનને કારણે પણ કેટલીક ફૉલ્ટ્સ હોઈ શકે છે તેથી તમે બનાવેલ ઉત્પાદનને તમે બજારમાં મોકલો અથવા મોકલો તે પહેલાં તમારે ઉત્પાદનની સંપૂર્ણ વેરિફિકેશન કરવાની જરૂર છે તેથી VLSI સિસ્ટમના એકંદર ડિઝાઇન ફ્લૉના કોન્ટેક્સટમાં તમે જે પણ કહો છો તે ફેબ્રિકેટેડ ડિવાઇસ અથવા બોર્ડનું ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આજે અમારા લેક્ચરનો વિષય VLSI સર્કિટનું ટેસ્ટિંગ છે તેથી ચાલો આપણે પહેલા પોતાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ શા માટે આપણને ટેસ્ટિંગની જરૂર છે તેથી જેમ મેં હમણાં જ કહ્યું છે કે ડીપ સબમાઇક્રોન ડિઝાઇન ટેક્નોલોજીના આગમન સાથે ફેબ્રિકેશન પ્રક્રિયાઓ વધુ ને વધુ કોમ્પ્લેક્સ બની રહી છે તેથી હવે ડિઝાઇનમાં જે વિશેષતાઓ છે તે એકબીજાની નજીક આવી રહી છે તે નાની અને પાતળી બની રહી છે તેથી કહીએ કે બે વાયર એકબીજાને સ્પર્શે અથવા ખૂબ જ પાતળો વાયર તૂટે તેવી શક્યતાઓ પણ ખૂબ નોંધપાત્ર બની રહી છે આ એરર્સ અથવા ફૉલ્ટના કહેવાતા સોર્સો છે તેથી ત્યાં આવી એરર્સ હોઈ શકે છે જે ડિઝાઇન અને ફેબ્રિકેશન પ્રક્રિયાઓ દરમિયાન અંદર આવી શકે છે એટલું જ નહીં તમે જુઓ છો કે આપણે સામાન્ય રીતે કેટલાક વેંડર્સ પાસેથી કેટલાક CAD ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે આ CAD ટૂલ્સ પોતે ખૂબ જ કોમ્પ્લેક્સ સોફ્ટવેર પ્રોગ્રામ્સ છે તે પ્રોગ્રામ્સમાં હંમેશા કેટલીક એરર્સ હાજર રહે છે તેથી જ્યારે તમે તમારા લેઆઉટ લેવલ સ્પેસિફિકેશનમાં ડિઝાઇન સ્પેસિફિકેશનનો છેલ્લે અનુવાદ કરી રહ્યાં હોવ ત્યારે ત્યાં કેટલીક એરર્સ હોઈ શકે છે જે આ અનુવાદ દરમિયાન અંદર આવી શકે છે અને ફેબ્રિકેટિંગ કર્યા પછી જ્યારે તમે પેકેજિંગ કરી રહ્યાં હોવ ત્યારે પણ ત્યાં પણ ખોટા અથવા અપૂર્ણ જોડાણોને કારણે કેટલાક ફૉલ્ટ્સ હોઈ શકે છે તેથી મૂળ વાત એ છે કે આપણે દરેક ચિપને મોકલવામાં આવે તે પહેલાં તેનું ટેસ્ટિંગ કરવાની જરૂર છે તેથી આ તે છે જે મેં અગાઉ કહ્યું હતું તો ટેસ્ટિંગનો મૂળ ઉદ્દેશ્ય શું છે ટ્રુથ એ છે કે આપણે ફૉલ્ટની હાજરી નક્કી કરવા માટે ટેસ્ટિંગનો ઉપયોગ કરીએ છીએ તે એક ચિપ હોઈ શકે છે તે સર્કિટ હોઈ શકે છે જેમાં ઘણી ચિપ્સ હોય છે તેથી જ્યારે મારી પાસે એવી સિસ્ટમ હોય કે જે સિંગલ ચિપ હોય અથવા ચિપ્સનો સંગ્રહ હોય ત્યારે આપણે ફૉલ્ટની હાજરી નક્કી કરવા માંગીએ છીએ પરંતુ કેટલીક વાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે કોઈ પણ ફૉલ્ટથી મુક્ત છે તેની ખાતરી આપવા માટે ટેસ્ટિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ આ ખોટું નિવેદન છે આ સાચું નથી શા માટે કારણ કે તમે જુઓ છો કે તમે ટેસ્ટિંગ કરી રહ્યા છો હું કેવી રીતે ટેસ્ટિંગ કરી શકું સર્કિટને જોતાં તમે સામાન્ય રીતે કેટલાક ઇનપુટ્સ એપ્લાય કરો છો તમે કેટલાક આઉટપુટનું અવલોકન કરો છો અને ડીલે સ્વિચિંગ અને અન્ય લાક્ષણિકતાઓ જેવી કેટલીક વિદ્યુત લાક્ષણિકતાઓ પણ છે જેનું તમે ટેસ્ટિંગ કરો છો હવે હાલના મુદ્દાઓ તાપમાન હ્યુમિડિટી પ્રેશર વાઇબ્રેશન વગેરે જેવા ઘણા પર્યાવરણીય ફેરફારો શક્ય છે તેથી કોણ બાંહેધરી આપશે કે હું એવા વાતાવરણમાં સારી રીતે ટેસ્ટિંગ કરી રહ્યો છું જ્યાં મારું આજુબાજુનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ છે પરંતુ જો મારું તાપમાન 35 ડિગ્રી સુધી વધે છે તો મારી સર્કિટ નિષ્ફળ થઈ શકે છે કારણ કે કેટલાક ટ્રાંઝિસ્ટર યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી સ્પેસિફિકેશન મુજબ કદાચ સ્વિચ કરી રહ્યાં નથી તેથી તમામ સંભવિત પર્યાવરણીય વિવિધતાઓ અને શક્યતાઓ સામે ટેસ્ટિંગ કરવું ખરેખર શક્ય નથી તેથી જ આપણે કહીએ છીએ જો કે આપણે વિસ્તૃત રીતે ટેસ્ટિંગ હાથ ધરીએ છીએ આપણે ક્યારેય બાંહેધરી આપી શકતા નથી કે આપણે જે ઉત્પાદન કરી રહ્યા છીએ તે કોઈપણ ફૉલ્ટ્સથી મુક્ત છે તો આપણે શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સર્કિટના યોગ્ય કાર્યમાં આપણે ફક્ત અમારો આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ અને ત્યાં એક સહાયક પ્રક્રિયા છે જેને વેરિફિકેશન કહેવામાં આવે છે આપણે સામાન્ય રીતે સર્કિટ અને ડિવાઇસોના યોગ્ય કાર્યમાં અમારા આત્મવિશ્વાસને સુધારવા માટે ટેસ્ટિંગ સાથે વેરિફિકેશનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વેરિફિકેશન અને ટેસ્ટિંગના ઉદ્દેશ્યો ખૂબ જ અલગ છે ચાલો આપણે આ શું છે તે જોવાનો પ્રયાસ કરીએ તેથી આપણે અહીં વેરિફિકેશન ફ્લૉ અને ટેસ્ટિંગ ફ્લૉ વચ્ચેનો તફાવત બતાવીએ છીએ વેરિફિકેશન મૂળભૂત રીતે ડિઝાઇનની કરેક્ટનેસની ખાતરી આપવાનો પ્રયાસ કરે છે ડિઝાઇનનો અર્થ એ છે કે આપણે હજી સુધી સર્કિટ બનાવ્યું નથી તેથી અમારી ડિઝાઇન કાં તો વેરીલોગ અથવા VHDL જેવા હાઈ લેવલ ડિસ્ક્રિપ્શનના સ્વરૂપમાં ઉપલબ્ધ છે અથવા તે અમુક પ્રકારની નેટલિસ્ટ રજિસ્ટર ટ્રાન્સફર લેવલ અથવા ગેટ લેવલ નેટલિસ્ટના સ્વરૂપમાં ઉપલબ્ધ છે તેથી આપણે તે લેવલ ઉપર ઉપલબ્ધ ડિઝાઇન અમારા ઇચ્છિત સ્પષ્ટીકરણને અનુરૂપ છે કે કેમ તે ચકાસવા માંગીએ છીએ અને આ ફક્ત એક જ વાર કરવામાં આવે છે કારણ કે આપણે પ્રદર્શન કરી રહ્યા છીએ ફેબ્રિકેટેડ ચિપ્સનું નહીં આપણે ખરેખર ડિઝાઇનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ તેથી તે વાસ્તવિક ઉત્પાદન શરૂ થાય તે પહેલાં એકવાર કરવામાં આવે છે કારણ કે આપણે ડિઝાઇનની કરેક્ટનેસનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ આ પ્રક્રિયા ડિઝાઇનની ગુણવત્તાની ખાતરી આપે છે અને સામાન્ય રીતે ઔપચારિક થિયરમ પ્રૂવન ટેક્નિક્સ વિવિધ ઔપચારિક પદ્ધતિઓ SAT આધારિત ઘણી ટેક્નિક્સ ઉપલબ્ધ છે અને વેરિફિકેશન હાથ ધરવા માટે સિમ્યુલેશન આધારિત ટેક્નિક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે હવે ટેસ્ટિંગની પ્રક્રિયાથી વિપરીત તે કરેક્ટનેસ અથવા મેન્યુફેક્ચર્ડ ચિપ્સ અથવા સર્કિટની ખાતરી આપવાનો પ્રયાસ કરે છે હવે જુઓ મેં અહીં બે સ્ટેપમાં તફાવત કર્યો છે મેં વેરિફિકેશનની ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે અને અહીં મેં કહ્યું કે ટેસ્ટિંગ ગેરંટી આપવાનો પ્રયાસ કરે છે કારણ કે મેં હમણાં જ ટેસ્ટિંગનો ઉપયોગ કરીને કહ્યું છે કે તમે ક્યારેય 100 ટકા એરર્સ અથવા નિષ્ફળતાઓથી મુક્ત થવાની ખાતરી આપી શકતા નથી પરંતુ વેરિફિકેશન એ એક ઔપચારિક પ્રક્રિયા છે તે એક પ્રકારનો પુરાવો છે જે આપણે ગાણિતિક રીતે આપ્યો છે તમારી ડિઝાઇન સાચી છે કે નહીં મેં જે ઉલ્લેખ કર્યો હતો તેમ એ દરેક અને દરેક ડિવાઇસ ઉપર કુદરતી રીતે ટેસ્ટિંગ કરવું જોઈએ જે તમે ઉત્પાદન કરી રહ્યાં છો કારણ કે દરેક ડિવાઇસ ફૉલ્ટયુક્ત હોઈ શકે છે અને ટેસ્ટિંગ કરીને તમે જે ડિવાઇસોને બજારમાં વેચી રહ્યાં છો તેની ગુણવત્તામાં સુધારો કરી રહ્યાં છો ટેસ્ટિંગ દરમિયાન બે સ્ટેપ સામેલ છે જેને એક એક જ વાર કરવામાં આવે છે જેને જનરેશન ટેસ્ટ કહેવામાં આવે છે જનરેશન ટેસ્ટનો અર્થ એ છે કે સર્કિટ આપવામાં આવે છે મારે સર્કિટને એપ્લાય કરવા માટે કયા ઇનપુટ્સની જરૂર છે તે જાણવા માંગુ છું જેથી હું તેને જે રીતે ઇચ્છું તે રીતે ટેસ્ટિંગ કરી શકું તેને જનરેશન ટેસ્ટ કહેવામાં આવે છે હવે આપેલ સર્કિટ માટે જનરેશન ટેસ્ટ માત્ર એક જ વાર કરવામાં આવે છે પરંતુ દરેક અને દરેક ચિપ માટે તમારે ખરેખર તે ટેસ્ટ વેક્ટર એપ્લાય કરવા પડશે તેને ટેસ્ટ એપ્લિકેશન કહેવામાં આવે છે ટેસ્ટિંગ એપ્લિકેશન દરેક ડિવાઇસ માટે એકવાર કરવામાં આવે છે તેથી હવે આપણે આ મુદ્દા ઉપર ધ્યાન આપીએ છીએ કે તમે ટેસ્ટિંગ ક્યારે કરો છો જ્યારે ચિપ્સ ફેબ્રિકેટેડ હોય ત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ અથવા જ્યારે આપણે પહેલાથી જ સિસ્ટમમાં બોર્ડ ઉપર ચિપ્સ મૂકી દીધી હોય અને એકંદર સિસ્ટમ તૈયાર હોય ત્યારે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ આપણે તે લેવલ ઉપર ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ તેથી તેની અસરો છે તેથી આપણે ખરેખર વિવિધ લેવલે ટેસ્ટિંગ કરી શકીએ છીએ અથવા કરી શકીએ છીએ દાખલા તરીકે તમે તેને ચિપ લેવલે કરી શકો છો જ્યારે ચિપ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે તેથી તમે આગામી ઉચ્ચ સ્તર એટલે કે બોર્ડ સ્તર ઉપર પણ પરીક્ષણ કરી શકો છો જ્યાં આમાંની ઘણી ચિપ્સ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર એકીકૃત કરવામાં આવી છે અને ત્રીજું ઉચ્ચ સ્તર ઉપર જ્યારે તમે સિસ્ટમ બનાવી રહ્યા હોવ ત્યારે સિસ્ટમમાં આવા ઘણા બોર્ડ હશે તેથી જ્યારે આ તમામ બોર્ડ સિસ્ટમ બનાવવા માટે એકસાથે ભેગા થાય છે ત્યારે તમે તે લેવલે પણ ટેસ્ટિંગ કરી શકો છો હવે અંગૂઠાનો એક એમ્પિરિકલ નિયમ છે જે અસ્તિત્વમાં છે આને કેટલીકવાર 10 નો નિયમ પણ કહેવામાં આવે છે આ લગભગ કહે છે કે જો તમે વહેલી તકે ફૉલ્ટ શોધી શકો છો તો તે ટેસ્ટિંગનો એકંદર ખર્ચ ઘટાડશે અને આ એમ્પિરિકલ નિયમ કહે છે કે ડિવાઇસનું ટેસ્ટિંગ કરવું તે 10 ગણું વધુ ખર્ચાળ છે કારણ કે આપણે આગલા હાઈ લેવલ ઉપર જઈએ છીએ ઉદાહરણ તરીકે ચિપ લેવલથી બોર્ડ લેવલ બોર્ડ લેવલથી સિસ્ટમ લેવલ ઉદાહરણ તરીકે જ્યારે તમે ચિપનું ઉત્પાદન કર્યું હોય જો તમે મને તે સારી રીતે આપો તો હું આ ચિપને સારી રીતે ચકાસવા માંગુ છું તો હું તમને કહી શકું છું કે તમે આ ઇનપુટ્સને ચિપ ઉપર એપ્લાય કરો અને જુઓ કે આ આઉટપુટ આવી રહ્યા છે કે કેમ તેથી હું તમને ચિપના ટેસ્ટિંગ માટેની કેટલીક પ્રક્રિયા કહી શકું છું પરંતુ ધારો કે તમારી પાસે એક બોર્ડ છે જ્યાં આવી 10 ચિપ્સ પહેલેથી જ સોલ્ડર કરેલી છે અને તમે મને અચાનક પૂછો કે આ બોર્ડ કામ કરતું નથી તો મને કેવી રીતે ખબર પડી કે ફૉલ્ટ શું છે હવે આ ફૉલ્ટ આ 10 ચિપ્સમાંથી કોઈપણ એકમાં હોઈ શકે છે તેથી ફૉલ્ટને ઓળખવી અને તેનું નિદાન કરવું વધુ મુશ્કેલ છે ફૉલ્ટ ક્યાં સ્થિત છે અને ફોલ્ટ લાઇન સાચી છે તેથી જો તમે હાઈ લેવલના આવા કેટલાંક બોર્ડ વિશે વાત કરો છો તો ટેસ્ટિંગ અને ફૉલ્ટ નિદાનની સમસ્યા વધુ છે તેથી કેટલીકવાર શું થાય છે કે ઘણા ઉત્પાદકો જ્યારે બોર્ડમાં કોઈ ફૉલ્ટ શોધે છે ત્યારે તેઓ ફૉલ્ટ ક્યાં છે તે શોધવાનો પ્રયાસ કરવાને બદલે ફક્ત નવા બોર્ડ દ્વારા બોર્ડને બદલી નાખે છે કારણ કે તેમાં સામેલ ખર્ચ સમય અને પ્રયત્નોની દ્રષ્ટિએ ખૂબ ઊંચી કિંમત છે તેથી ફૉલ્ટના સોર્સો વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે કહ્યું કે ફૉલ્ટ્સ ફેબ્રિકેશન પ્રક્રિયા દરમિયાન એરર્સને કારણે હોઈ શકે છે જેમ કે આપણે ખરેખર સિલિકોનની સપાટી ઉપર કેટલીક રેક્ટેન્ગ્યુલર પેટર્ન બનાવીએ છીએ તેથી આવી કેટલીક રેક્ટેન્ગ્યુલર પેટર્ન ગુમ થઈ શકે છે તેને ગુમ થયેલ સંપર્ક વિન્ડો કહેવાય છે આકસ્મિક રીતે કેટલાક ડિફ્યુઝન અને પોલિસિલિકન લેવલો ઓવરલેપ થઈ શકે છે જે પરોપજીવી ટ્રાન્ઝિસ્ટર તરફ દોરી જાય છે અને તેથી વધુ સબસ્ટ્રેટ સિલિકોન સબસ્ટ્રેટની જેમ ચીપ્સ અથવા લેવલો જેના ઉપર બનાવવામાં આવે છે તે સામગ્રીમાં ફૉલ્ટ હોઈ શકે છે સપાટી ઉપર કેટલીક તિરાડો અથવા અપૂર્ણતા અથવા કેટલાક ધૂળના પાર્ટિકલ્સ હોઈ શકે છે જે લેવલોમાં કેટલીક અપૂર્ણતા તરફ દોરી શકે છે જે તેની ઉપર ફેબ્રિકેટેડ છે હવે તમને યાદ હશે કે તમે જે વિશેષતાઓ ઘડી રહ્યા છો તેની જીઓમેટ્રી ધૂળના સૌથી નાના સ્પેકના કદ સાથે ગણા તુલનાત્મક છે તેથી ફેબ્રિકેશન દરમિયાન ધૂળ રહિત વાતાવરણ હોવું અત્યંત મહત્વપૂર્ણ છે તેથી ત્યાં કેટલીક એરર્સ હોઈ શકે છે જે લાંબા સમય સુધી ઉપયોગને કારણે દેખાઈ શકે છે જેને એજિંગ કહેવામાં આવે છે કેટલાક ડાઇલેક્ટ્રિક્સ બ્રેકડાઉન થઈ શકે છે ત્યાં એક પ્રક્રિયા છે જેને ઇલેક્ટ્રોન સ્થળાંતર કહેવામાં આવે છે છેલ્લે જ્યારે તમે પ્લાસ્ટિક પેકેજની અંદર એક નાની ચિપ મૂકી રહ્યા હો અને ચિપની પિનને પેકેજની પિન સાથે જોડી રહ્યા હોવ ત્યારે ફૉલ્ટ્સ હોઈ શકે છે તેથી સંપર્કોમાં કેટલીક અપૂર્ણતા હોઈ શકે છે તેમને કનેક્ટ કરવા માટે વાયરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી ફૉલ્ટના ઘણા સોર્સ હોઈ શકે છે વ્યાપક રીતે કહીએ તો આ આકૃતિ બતાવે છે કે આપણે મૂળભૂત પ્રકારના ફૉલ્ટોને કેવી રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ જેમ કે હાઈ લેવલની જેમ ફૉલ્ટ્સને કાયમી અથવા કાયમી તરીકે વર્ગીકૃત કરી શકાય છે અને બીજી તરફ સામાન્ય બિન કાયમી ફૉલ્ટ્સને ક્ષણિક અથવા આંતરિક તરીકે વર્ગીકૃત કરી શકાય છે તો ચાલો જોઈએ કે આ લાક્ષણિકતાઓ શું છે નામ સૂચવે છે તેમ કાયમી ફૉલ્ટ્સ છે એટલે કે તેઓ સર્કિટ અથવા ચિપની વર્તણૂકને એવી રીતે બદલી નાખે છે જે સમય ઉપર આધારિત નથી જે કાયમી છે આ ડિઝાઇનની એરર્સને કારણે થઈ શકે છે કદાચ તમારું ફેબ્રિકેશન પરફેક્ટ છે પરંતુ તમારી ડિઝાઇન ખોટી હતી કારણ કે કેટલાક ખોટા જોડાણો વગેરેને કારણે આ પ્રકારના ફૉલ્ટ્સ શોધવા ખૂબ જ સરળ છે કારણ કે જ્યારે તમે ટેસ્ટિંગ હાથ ધરી રહ્યા હોવ ત્યારે ખાતરી આપવામાં આવે છે કે આ પ્રકારની ફૉલ્ટ્સ હાજર રહેશે કારણ કે તે કાયમી છે પરંતુ તેનાથી વિપરિત અસ્થાયી ફૉલ્ટો દરેક સમયે દેખાતા નથી તેઓ અવ્યવસ્થિત રીતે થાય છે તેઓ અણધાર્યા સમયે દેખાય છે અને જ્યારે તેઓ દેખાય છે ત્યારે તેઓ અણધારી અવધિ માટે હાજર રહેશે તેથી તમે જુઓ કે ત્યાં કોઈ નથી ત્યાં કોઈ ગેરેંટી નથી કે જ્યારે તમે ખરેખર કોઈ ચિપનું ટેસ્ટિંગ કરી રહ્યાં હોવ ત્યારે આ પ્રકારની નોન પરમેનન્ટ ફૉલ્ટ દેખાશે કદાચ ટેસ્ટિંગ પૂરું થયા પછી તરત જ તમે જાહેર કરો છો કે ચિપ સારી છે આમાંની કેટલીક ફૉલ્ટ્સ દેખાય છે તેથી આ ફૉલ્ટ્સ શોધવી પ્રમાણમાં વધુ મુશ્કેલ છે અને આ પ્રકારની ફૉલ્ટ્સ માટે ઓનલાઇન ટેસ્ટિંગ નામની પદ્ધતિ છે જે એકદમ લોકપ્રિય છે હવે જે ખૂબ વ્યાપક રીતે કહીએ તો ઓનલાઈન ટેસ્ટિંગ શું છે અહીં આપણે અમુક પ્રકારના કોડ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે કે માત્ર સર્કિટનું આઉટપુટ જોઈને હું કહી શકું છું કે આ સર્કિટમાં માન્ય આઉટપુટ છે કે અમાન્ય આઉટપુટ એક સરળ ઉદાહરણની જેમ હું કહી શકું છું કે આઉટપુટમાંની સંખ્યા હંમેશા વિષમ હશે આ રીતે હું મારી સર્કિટ ડિઝાઇન કરું છું તેથી જો ઓપરેશન દરમિયાન મને જણાયું કે અમુક આઉટપુટ એકી નહીં બેકી સમાન સંખ્યાઓ સાથે આવી રહ્યું છે તો હું તરત જ જાહેર કરી શકું છું કે ક્યાંક ફૉલ્ટ છે તેથી આ ચેકિંગ હું સામાન્ય સર્કિટ ઓપરેશન દરમિયાન સતત હાર્ડવેરનો ઉપયોગ કરીને કરી રહ્યો છું તેથી જ તેને ઓનલાઈન ટેસ્ટિંગ કહેવાય છે બરાબર હવે નોન પરમેનન્ટ ફૉલ્ટ્સ હેઠળ ક્ષણિક ફૉલ્ટ્સ કેટલીક પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે થાય છે જે ક્યારેક થાય છે ક્યારેક તે બનતું નથી જેમ કે તમે એવા વાતાવરણમાં કામ કરી રહ્યા છો જ્યાં ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ હોય છે પ્રેશર વાઇબ્રેશન ટેમ્પરેચરમાં ભિન્નતા હોઈ શકે છે જેમ કે એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે પણ આપણે અમુક કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આવું થાય છે ચાલો આપણે કહીએ કે એરક્રાફ્ટ માં કે સેટેલાઇટ માં અથવા અમુક પ્રકારના સ્પેસ મશીનમાં વગેરે તેથી તમે જાણો છો કે જ્યારે આજની કોમ્પ્યુટર સિસ્ટમમાં આપણે મેમરી સિસ્ટમ્સ મેમરી યુનિટ્સનો ઉપયોગ કરીએ છીએ જેને ડાયનેમિક RAM ડાયનેમિક મેમરી કહેવાય છે તેથી ડાયનેમિક મેમરીમાં આપણે માહિતીને ક્લાસિકલ સ્ટેટિક્સ સ્ટોરેજ ડિવાઇસની જેમ ફ્લિપ ફ્લોપ તરીકે નહીં પરંતુ નાના કેપેસિટર ઉપર સંગ્રહિત ચાર્જ તરીકે સંગ્રહિત કરીએ છીએ હવે જો આવી ચિપ બાહ્ય ચાર્જ પાર્ટિકલ્સના સંપર્કમાં આવે તો આલ્ફા પાર્ટિકલ્સ જેવા કિરણોત્સર્ગ આપણે કહીએ કે આ પાર્ટિકલ્સ ચિપની સપાટીમાં પ્રવેશી શકે છે તેઓ ચિપની અંદર જઈ શકે છે તેઓ કેપેસિટરને અથડાઈ શકે છે અને ચાર્જ ડિસ્ચાર્જ થઈ શકે છે તેથી કેટલાક બીટ જે 1 તરીકે સંગ્રહિત હતા તે 0 બની શકે છે આને કેટલીકવાર સોફ્ટ એરર કહેવામાં આવે છે કારણ કે આ કોઈ હાર્ડવેર ડેમેજ અથવા ફોલ્ટને કારણે નથી પરંતુ કામવેરિએબલાઉ પરિસ્થિતિને કારણે કહીએ કે કેટલાક આલ્ફા રેડિયેશન અથવા આલ્ફા પાર્ટિકલ્સ અથડાતા હોય છે પરંતુ થોડા સમય પછી તે નીકળી જશે અને ફરીથી સર્કિટ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરશે તેનાથી વિપરિત બિન પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે આંતરિક ફૉલ્ટ્સ સર્જાય છે જેમ કે છૂટક જોડાણો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે ક્યારેક તે મળતું હોય છે ક્યારેક તે મળતું નથી સમય જતાં ટ્રાન્ઝિસ્ટર રઝિસ્ટન્સના પેરામીટર મૂલ્યોમાં ફેરફાર થાય છે તેથી આ પ્રકારની ફૉલ્ટ્સ શોધવા ખૂબ જ મુશ્કેલ છે આને શોધવા માટે વારંવાર ટેસ્ટિંગની જરૂર પડી શકે છે તેથી આપણે પછીની ચર્ચામાં જે પ્રકારના ફૉલ્ટ્સ વિશે વાત કરી આપણે એમ માની લઈશું કે તે પરમેનન્ટ પ્રકારની છે નોન પરમેનન્ટ ફૉલ્ટ્સનું સંચાલન કરવા માટે મેં કહ્યું તેમ અમુક પ્રકારના ઓનલાઈન ફોલ્ટ ટેસ્ટિંગ કરવામાં આવે છે જે આ કોર્સમાં અમારી ચર્ચાના અવકાશની બહાર છે તો એક બીજો મુદ્દો છે જે આપણે ફૉલ્ટની ગણતરી વિશે વાત કરીએ છીએ જેમ કે શું આપણે સંભવિત ફિઝિકલ ફૉલ્ટ્સની સંખ્યા ગણી શકીએ આપણે કરી શકતા નથી કારણ કે તે ખૂબ વિશાળ છે હું કહી શકું છું કે રઝિસ્ટન્સનું મૂલ્ય બદલાઈ રહ્યું છે રઝિસ્ટન્સ 100 ઓહ્મ હોવાનું માનવામાં આવે છે તે બદલાઈ ગયું છે પરંતુ તે એક ફૉલ્ટ નથી હું કહી શકું છું કે 100 ઓહ્મ 101 ઓહ્મ બની ગયો છે 100 ઓહ્મ 100 11 ઓહ્મ 100 111 ઓહ્મ બની ગયું છે તેથી આવી અનંત ભિન્નતાઓ છે જે ફૉલ્ટ્સની દ્રષ્ટિએ શક્ય છે આપણે ખરેખર આવા ફૉલ્ટોની કુલ સંખ્યાને ગણી શકતા નથી કે જે ફિજીકલ ફૉલ્ટ્સ છે તેને યોગ્ય રીતે ગણી શકતા નથી તો હવે પ્રશ્ન ઉભો થાય છે તેથી જો આપણે એ હકીકત સ્વીકારીએ કે ફૉલ્ટ્સની સંખ્યા અનંત પણે મોટી હોઈ શકે છે તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ તે સારું છે કે ખરાબ કારણ કે કોઈપણ રીતે આપણે તમામ સંભવિત ફૉલ્ટ્સને યોગ્ય રીતે સંબોધિત કરી શકતા નથી તેથી આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ આપણે આ ફિજીકલ ફૉલ્ટ્સને અમુક રીતે એબ્સ્ટ્રેક્ટ કરીએ છીએ અને લોજિકલ ફોલ્ટ મોડેલ તરીકે ઓળખાતી વસ્તુને વ્યાખ્યાયિત કરીએ છીએ જે એક પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ છે જે સમજવા અને વિશ્લેષણ કરવા માટે ખૂબ સરળ છે એટલે કે એનાલાઇઝ કરવું સરળ છે અહીં તમે આ ફોલ્ટ મોડલના કોન્ટેક્સટમાં કેટલા ફૉલ્ટ્સ શક્ય છે તે ગણી શકો છો પછી તમે કહી શકો છો કે મારી પાસે એક ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગમાં આમાંથી 90 ટકા ફૉલ્ટ્સ શોધી કાઢવામાં આવી શકે છે આ અહીં શક્ય છે તમે ટેસ્ટ વેક્ટરના સમૂહની ગુણવત્તા નક્કી કરી શકે છે તમે ખરેખર તે ટેસ્ટ વેક્ટરના આપેલ સેટ માટે ગણી શકો છો તો આમાંના કેટલાક ફૉલ્ટોનો ટેસ્ટ થઈ રહ્યો છે હવે અહીં કેટલીક પરિભાષાઓ વ્યાખ્યાયિત કરવામાં આવી છે પ્રથમ કંઈક ફોલ્ટ કવરેજ કહેવાય છે આ ટેસ્ટ વેક્ટર્સના સમૂહની ગુણવત્તા નક્કી કરે છે આને આપેલ ટેસ્ટ સેટનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી શકાય તેવા લોજિકલ ફૉલ્ટ્સની કુલ સંખ્યાની ટકાવારી અથવા અપૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેનો અર્થ ટેસ્ટ વેક્ટરનો આપેલ સેટ છે તેથી તે શોધાયેલ ફૉલ્ટ્સની સંખ્યાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ફૉલ્ટ્સની કુલ સંખ્યા દ્વારા વિભાજિત થાય છે તેથી જો તમે તેને ટકાવારી તરીકે દર્શાવવા માંગતા હો તો આને 100 વડે ગુણાકાર કરો ફૉલ્ટ લેવલ અન્ય શબ્દ છે જેનો ઉપયોગ કેટલીકવાર થાય છે આ મોકલેલ ભાગોનો અપૂર્ણાંક કહે છે જે ફૉલ્ટયુક્ત છે તેનો અર્થ એ કે આપણે ચિપ્સનું ઉત્પાદન કરી રહ્યા છીએ આપણે તેનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ પછી આપણે તેને બજારમાં મોકલીએ છીએ હવે તે ચિપ્સનો કયો ભાગ ફૉલ્ટયુક્ત હોઈ શકે છે હવે ઉપજ તરીકે ઓળખાતું પરિબળ છે તેથી જો ઉપજ ઉપર પણ આધાર રાખે છે તો ઉપજ વાસ્તવમાં તમને જણાવે છે કે ફેબ્રિકેટેડ ચીપ્સનો કેટલો અંશ છે જે સારો છે તેથી તેમાંથી 1 માઈનસ FC એ ચિપ્સનો તે અપૂર્ણાંક હશે જે ફૉલ્ટ્સને આવરી લેતો નથી તેથી આ એક પરિબળ છે જે તમને જણાવે છે કે ચિપનું પ્રમાણ શું છે જે તમે ફૉલ્ટ શોધી શકતા નથી પરંતુ તમે તેને સારી જાહેર કરી છે તેથી જો FC 1 છે જેનો અર્થ એ થાય છે કે બધા ફૉલ્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે તમે જુઓ DL 1 હશે ડિફેક્ટ લેવલ અપૂર્ણાંક જે ડિફેક્ટિવ છે તે મોકલેલ ભાગોનો અર્થ 1 ઓછા 1 0 હશે તેથી જો FC 1 ની બરાબર હોય તો તે 0 1ની ઘાત y હશે તેથી આનો ઉપયોગ ક્યારેક ફૉલ્ટયુક્ત જહાજોના ભાગોના આ અપૂર્ણાંકને માપવા માટે થાય છે હવે બીજી વસ્તુ ટેસ્ટિંગ એ સરળ સમસ્યા નથી ચાલો આપણે પહેલા આ વાતને જાતે જ ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરીએ કે ટેસ્ટિંગ શા માટે મુશ્કેલ છે આપણે સૌપ્રથમ ખૂબ જ નિષ્કપટ અભિગમને જોઈએ છીએ આપણે કોમ્બિનેશનલ સર્કિટ લઈએ છીએ ત્યાં N ઇનપુટ્સ છે તેથી સરળ રીતે આપણે ટ્રુથ ટેબલનું વેરિફિકેશન કરીને સર્કિટનું ટેસ્ટિંગ કરી શકીએ છીએ ટ્રુથ ટેબલોની વેરિફિકેશન કરવાનો અર્થ છે કે આપણે બે ના પાવર N ઇનપુટ્સ ઉપર એપ્લાય કરી શકીએ છીએ અને આઉટપુટ યોગ્ય છે કે નહીં તે તપાસી શકીએ છીએ પરંતુ સમસ્યા એ છે કે તમે જોશો કે N 25 50 100 વધે છે અને પ્રેક્ટિકલ સર્કિટમાં N એ ઘણું વધારે છે મેં ફક્ત 100 સુધી જ બતાવ્યું છે અને અહીં 2N ની કિંમત દર્શાવવામાં આવી છે તમે 25 માટે જોઈ શકો છો તે લગભગ 33 મિલિયન છે તેનો અર્થ N માટે 100 બરાબર 11030 ઉપર જાય છે તેથી સ્પષ્ટપણે N ના મોટા મૂલ્યો માટે આ શક્ય નથી કારણ કે N વધે છે આપણે ટ્રુથ ટેબલના વેરિફિકેશન માટે આ પ્રકારના નિષ્કપટ અભિગમનો ઉપયોગ કરી શકતા નથી તેથી જો તમે હવે સિન્ક્રોનસ સિક્વન્શિયલ સર્કિટને ધ્યાનમાં લો છો તો સમસ્યા વધુ મુશ્કેલ છે ઇનપુટ્સની સંખ્યા N છે સ્ટેટ વેરીએબલ્સ ફ્લિપ ફ્લોપની સંખ્યા S છે હવે સિક્વન્શિયલ સર્કિટમાં જ્યારે તમે ઇનપુટ એપ્લાય કરો છો ત્યારે આપણે અનુમાન કરી શકતા નથી કે આઉટપુટ શું હશે કારણ કે આઉટપુટ ફ્લિપ ફ્લોપ્સની આ સ્ટેટ ઉપર આધારિત હશે તેથી જો ત્યાં ફ્લિપ ફ્લોપ્સની સંખ્યા S હોય તો તે 2S સંભવિત સ્ટેટમાં હોઈ શકે છે તેથી દરેક 2S સંભવિત સ્ટેટ માટે આઉટપુટ અલગ હોઈ શકે છે તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે ફ્લિપ ફ્લોપ્સ કયા સ્ટેટમાં છે પછી જ તમે ઇનપુટ એપ્લાય કરી શકો છો અને સામાન્ય સિક્વન્શિયલ સર્કિટમાં ફ્લિપ ફ્લોપ્સને જાણીતા સ્ટેટમાં શરૂ કરવાનું હંમેશા એટલું સરળ નથી તેથી 2N શક્ય ઇનપુટ્સ 2S સંભવિત સ્ટેટ સાથે જોડીને આ 2NS ની કોમ્પ્લેક્સતામાં પરિણમે છે તમે આની તુલના કોમ્બિનેશનલ સર્કિટ સાથે કરો જ્યાં આ બીજો ભાગ ન હતો અહીં માત્ર 2N જ હતો તેથી સિક્વન્શિયલ સર્કિટના સ્ટેટ ટેબલને ફરીથી ઇન્ફીઝિબલ માટે ચકાસવું કારણ કે અત્યંત વિશાળ છે તેથી આ આંતરિક ફ્લિપ ફ્લોપ્સની સ્ટેટ્સને નિયંત્રિત કરવા અને તેનું અવલોકન કરવા માટે અમને કેટલીક મિકેનિઝમની જરૂર છે આને સ્ટેટ વેરિએબલોની નિયંત્રણક્ષમતા અને અવલોકનક્ષમતા કહેવામાં આવે છે ટેસ્ટેબિલિટી માટે ડિઝાઇન તરીકે ઓળખાતી કેટલીક ટેક્નિક્સ છે જેનો ઉપયોગ મુખ્યત્વે આ ચિંતાને દૂર કરવા માટે થાય છે તેથી ફ્લિપ ફ્લોપના આ આંતરિક સ્ટેટ વેરિએબલોને સરળતાથી નિયંત્રિત અથવા સરળતાથી અવલોકનક્ષમ કેવી રીતે બનાવવું હવે ચાલો આપણે ઝડપથી જોઈએ કે આમાંના કેટલાકને ચકાસવાની વિવિધ પ્રક્રિયાઓ શું છે આપણે અમારા પછીના લેકચરો ઉપર ચર્ચા કરીશું એટલેકે તમે પહેલાથી જ ફોલ્ટ મોડેલિંગનો ઉલ્લેખ કર્યો છે કારણ કે ફિજીકલ ફૉલ્ટ્સની સંખ્યા અનંત મોટી હોઈ શકે છે અહીં આપણે ફિજીકલ ફૉલ્ટ્સને એબસ્ટ્રેક્ટ કરીએ છીએ અને કેટલાક લોજિકલ ફોલ્ટ મોડલને વ્યાખ્યાયિત કરો આમ કરવાથી આપણે કહી શકીએ કે જનરેશન ટેસ્ટના આ અવકાશને સરળ બનાવે છે અથવા મર્યાદિત કરે છે કારણ કે હવે તમે કહી શકો છો કે આપણે ફક્ત એવા ફૉલ્ટોનું વેરિફિકેશન કરવા માંગીએ છીએ જે આ ફોલ્ટ મોડેલની છે આપણે આપણી જાતને મર્યાદિત કરી છે તેથી આગળનું સ્ટેપ એ સર્કિટ આપેલ ટેસ્ટિંગો ખરેખર જનરેટ કરવાનું હશે અને ફોલ્ટ્સ F નો સમૂહ લોજિકલ ફોલ્ટ મોડલ હેઠળ હોઈ શકે છે અહીં આપણે ટેસ્ટ વેક્ટરનો સમૂહ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આ ફોલ્ટ સેટ F માં તમામ ફૉલ્ટ્સ શોધી શકે છે કેટલીકવાર આપણે તપાસ કરવા માંગીએ છીએ કે કેટલા ફૉલ્ટો શોધી કાઢવામાં આવી રહ્યા છે તે આપણે વેક્ટરનો સમૂહ આપીશું તેથી ત્યાં બીજી પ્રક્રિયા છે જેને ફોલ્ટ સિમ્યુલેશન કહેવાય છે જેનો ઉપયોગ ત્યાં થાય છે અહીં ફૉલ્ટ્સનો સમૂહ આપવામાં આવ્યો છે ટેસ્ટિંગ વેક્ટરનો સમૂહ આપવામાં આવ્યો છે આપણે આપેલા વેક્ટર્સ દ્વારા ટેસ્ટિંગ કરાયેલ ફૉલ્ટ્સ નક્કી કરીએ છીએ તેથી આપણે એ પણ ઓળખી શકીએ છીએ કે આ તે ફૉલ્ટ છે જેનું હજી ટેસ્ટિંગ થયું નથી આ ફોલ્ટ સિમ્યુલેશન દ્વારા કરવામાં આવે છે ટેસ્ટેબિલિટી માટેની ડિઝાઇનનો ઉલ્લેખ મેં હમણાં જ કર્યો છે મૂળભૂત રીતે આમાં ડિઝાઇન નિયમોના સમૂહનો સમાવેશ થાય છે જે ડિઝાઇનરે ધાર્મિક રીતે અનુસરવું જોઈએ અને અંતિમ પરિણામ શું છે જો તે અનુસરવામાં આવે તો અમને એક સર્કિટ મળશે જેનું ટેસ્ટિંગ કરવું સરળ હશે પરંતુ આ કરવા અથવા હાંસલ કરવા માટે કંઈપણ મફતમાં આવતું નથી અમારે કેટલાક વધારાના હાર્ડવેર રજૂ કરવા પડશે તેનો અર્થ એ કે વધારાનો વિસ્તાર ઓવરહેડ અને આમાંથી કેટલાક હાર્ડવેર પણ કોમ્પ્લેક્સ માર્ગને અનુસરશે જે બ્લોકને ધીમું કરશે જેનો અર્થ થાય છે કે કામગીરીમાં થોડો ઘટાડો પણ થશે હવે આત્યંતિક કેસ આપણે સેલ્ફ ટેસ્ટિંગમાં બનાવવામાં આવેલી વસ્તુ માટે જઈ શકીએ છીએ આઇડિયલ સિનેરીઓમાં જુઓ ખૂબ જ અદ્ભુત એક ચિપ હશે જે પોતાને ટેસ્ટિંગ કરી શકે છે અને તે આપણને કહી શકે છે કે તે સારી છે અથવા તે ખરાબ છે તેથી મારે બહારથી કોઈ ટેસ્ટિંગ કરવાની જરૂર નથી આ સિદ્ધાંત અથવા ફિલસૂફીને સેલ્ફ ટેસ્ટિંગ કહેવામાં આવે છે તેથી ચિપ ઉપર કોઈક પ્રકારની ટેસ્ટિંગ પેઢી અને પ્રતિસાદ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે હવે સ્વાભાવિક રીતે જ આ ચિપ આ ટેસ્ટ જનરેશન અને રિસ્પોન્સ ઇવેલ્યુએશન એવું હોવું જોઈએ કે તેનો અમલ ખૂબ જ નજીવા હાર્ડવેર ઓવરહેડ્સ સાથે કરી શકાય તેથી જો હું કહું કે ચિપની અંદર મારી ટેસ્ટિંગ પેટર્નને સંગ્રહિત કરવા માટે મારે એક મોટી મેમરી ની જરૂર છે જે ઓવરહેડ વધુ પડતો હોઈ શકે છે તેથી જો આપણે આ કરી શકીએ તો ચિપ અહીં સારી રીતે ટેસ્ટિંગ કરી શકે છે એટલેકે ઉત્પન્ન થયેલ આ ટેસ્ટિંગ અને રિસ્પોન્સ ઇવેલ્યુએશન ચિપની અંદર હોવા જોઈએ અને વધારાની નિયંત્રણ સર્કિટ હોવી જોઈએ તેથી આકેટલાક વિસ્તારના ઓવરહેડ્સ પણ કરશે તેથી આ આકૃતિ તમને એકંદર ટેસ્ટિંગ સિદ્ધાંત આપે છે જેમ કે એક સર્કિટ આપવામાં આવે છે જે આપણે ટેસ્ટ કરવા માંગીએ છીએ તો અમારે કેટલાક ઇનપુટ્સ એપ્લાય કરવા પડશે આઉટપુટ આવી રહ્યા છે અને અમારે આ આઉટપુટને કેટલાક ગોલ્ડન રિસ્પોન્સ સાથે સરખાવવા પડશે અને આ સરખામણી પ્રયોગ પૂરો થયા પછી આપણે જાહેર કરી શકીએ છીએ કે સર્કિટ કદાચ તે સારી છે અથવા તે ખરાબ છે આપણે 100 ટકા આત્મવિશ્વાસથી કહી શકતા નથી હવે આ પ્રક્રિયા ડાયાગ્રામમાં દર્શાવવામાં આવેલા વિવિધ સ્ટેપ્સ આ ચિપની અંદર કરી શકાય છે જેમ કે બિલ્ટ ઇન સેલ્ફ ટેસ્ટ પેટર્ન એપ્લિકેશન અને આ સરખામણી ચિપની બહાર કરી શકાય છે તેથી ત્યાં ઘણા લેવલો છે જેમાં તમે આખી વસ્તુ કરી શકો છો પરંતુ આ આકૃતિ તમને આખું ચિત્ર આપે છે તેથી આ સાથે આપણે આગામી લેક્ચરમાં લેક્ચરના અંતમાં આવીએ છીએ આપણે ફોલ્ટ મોડેલિંગના કેટલાક પાસાઓ ઉપર ધ્યાન આપીશું કારણ કે તમે ટેસ્ટિંગના અન્ય પાસાઓ તરફ આગળ વધી શકો તે પહેલાં તે પ્રથમ સ્ટેપ છે